તો આ ચોક્કસ મોડ્યુલ માટે તમારા બધાનું સ્વાગત છે અને આજે અહીં આપણે બે અલગ અલગ સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરીશું એક કાર્ય જનરેટર જે અહીં છે અને બીજું ઓસિલોસ્કોપ છે જ્યાં મારો હાથ 2 ઓસિલોસ્કોપ પર છે બરાબર પરંતુ આપણે ઓસિલોસ્કોપ પર જઈએ તે પહેલાં ચાલો આપણે સૌ પ્રથમ સમજીએ કે કાર્ય જનરેટર શું છે અને કાર્ય જનરેટરની ભૂમિકા શું છે બરાબર તેથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કાર્ય જનરેટરનો ઉપયોગ વિવિધ સિગ્નલો બનાવવા માટે થાય છે બરાબર સિગ્નલના અર્થમાં જ્યારે તમે AC સિગ્નલ વિશે વાત કરો છો ત્યારે તે સામાન્ય રીતે sin તરંગ હોય છે પરંતુ જો મારે ચોરસ તરંગ મેળવવું હોય તો શું જો મારે ત્રિકોણાકાર તરંગ મેળવવું હોય તો હું આ કેવી રીતે મેળવી શકું ચોરસ તરંગો ત્રિકોણ તરંગો માટે હું કાર્ય જનરેટરનો ઉપયોગ કરી શકું છું આ કાર્ય જનરેટર ટેક્ટ્રોનિક્સ નું છે તમે કઈ કંપની પાસેથી ખરીદી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી અત્યારે કારણ કે અમે કામગીરી વિશે ચિંતિત નથી અલબત્ત અમારે કામગીરી વિશે ચિંતા કરવી જોઈએ પરંતુ મોડ્યુલ એ તમને પ્રદર્શન ચોકસાઈ ઠરાવ શું છે તે સમજવા માટે નથી મોડ્યુલ એ સમજવા માટે છે કે કાર્ય જનરેટર શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ બરાબર તેથી હું ફરીથી મારા શિક્ષણ સહાયક સીતારામને વિનંતી કરીશ જે છેલ્લા 2 મોડ્યુલથી પણ મારી સાથે હતા તેથી તે આપણને સમજવામાં મદદ કરશે જ્યારે હું તેને પાવર બટન દબાવવા માટે કહું તો તે તેને દબાવશે તેથી મારા માટે વાત કરવી સરળ છે અને તમારા માટે કાર્ય જનરેટરને સમજવું સરળ છે બરાબર તેથી તે પહેલેથી જ 220 વોલ્ટ સાથે જોડાયેલ છે તો આ પાવર બટન છે બરાબર તેથી અમે પાવર બટનને જોડીએ રહ્યા છીએ અને તમે પ્રદર્શન જોશો તે હંમેશા માર્કેટિંગ વ્યૂહરચના છે તેથી તે હંમેશા કંપની કાર્ય જનરેટરથી શરૂ થાય છે અને તે સારું છે હવે આપણે શું જોઈએ છીએ આપણે જે જોઈએ છીએ તે અત્યંત મહત્વનું છે બરાબર તેથી ધ્યાન કેન્દ્રિત કરો પ્રથમ વસ્તુ જે આપણે જોઈએ છીએ તે sin વેવ તરંગછે હવે જો મારે આ sin તરંગને ફેરવવુ કરવું હોય અથવા મારે sin તરંગને બદલે ચોરસ તરંગ લગાવવું હોય તો ત્યાં શું છે sin તરંગ ચોરસમાં રૂપાંતરિત થાય છે જે આપણે પછીથી જોઈશું ચાલુ અને બંધ સમય અલગ છે તો તમે કેવી રીતે કહી શકો કે તે ચોરસ તરંગ છે કે નહીં તે એક અલગ વિષય છે પરંતુ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તરંગ ચોરસ છે આગળનો એક ઢોળાવવાળો માર્ગ છે જો મારે ઢોળાવવાળો માર્ગ જોવો હોય તો તમે જુઓ કે આ ઢોળાવવાળો માર્ગ સિગ્નલ છે ખરું જો મારે નાડી જોવી હોય તો હું નાડી જોઈ શકું છું ખરું જો હું મનસ્વી સંકેત જોવા માંગુ છું તો હું મનસ્વી બટન દબાવી શકું છું જો અવાજ જોવો હોય તો હું અવાજ દબાવી શકું છું તો આ રીતે તમે વિવિધ તરંગ લાગુ કરી શકો છો ખરું તમે આ કાર્ય જનરેટરનો ઉપયોગ કરીને સર્કિટ પર sin તરંગ અથવા ચોરસ તરંગ અથવા ઢોળાવવાળો માર્ગ અથવા મનસ્વી સિગ્નલ અથવા અવાજ લાગુ કરી શકો છો હવે તમે ચિત્ર પર શું જુઓ છો તો હું તમને ચેનલો બતાવવા માંગુ છું શું તમે ચેનલ જોઈ શકો છો સીતારામ તમે ચેનલ એક દબાવો તો અત્યારે આ ચેનલ એક છે હવે તમે બીજી એક દબાવી શકો છો આ ચેનલ 2 છે તેથી ત્યાં 2 ચેનલો છે જો તમે ચેનલ એક જુઓ ચેનલ 2 બરાબર ને અને આ બંને એકસાથે ચેનલો છે તેથી કાં તો તમે ચેનલ એક દ્વારા સિગ્નલ લાગુ કરી શકો છો અથવા તમે ચેનલ 2 દ્વારા સિગ્નલ લાગુ કરી શકો છો અથવા તમે બંને ચેનલો દ્વારા એકસાથે સિગ્નલ લાગુ કરી શકો છો તેથી અહીં આપણે હવે જોઈ શકીએ છીએ આપણે તેને ફરીથી દબાવી રહ્યા છીએતેનો અર્થ એ કે જ્યારે આપણે ઢબને બંધ કરીએ છીએ ત્યારે અમે ચેનલ એક પર પાછા જઈ શકીએ છીએ હવે જ્યારે તમે એક ચેનલ કળ કરશો ત્યારે તમે પ્રદર્શન પર ચેનલ એક પણ જોશો તેથી તમારા માટે સમજવું સરળ છે પ્રદર્શન ચેનલ એક જુઓ હવે ત્યાં ઘણી વસ્તુઓ છે જે કાર્ય જનરેટર પર છે એક ચેનલ પર ચાલુ બંધ બટન છે ચેનલ 2 પર ચાલુ બંધ બટન છે તેથી તમે કઈ ચેનલનો ઉપયોગ કરવા માંગો છો તેના આધારે તમે ચોક્કસ ચકાસણીનો ઉપયોગ કરી શકો છો હવે તમે અહીં આવર્તન બદલી શકો છો અત્યારે તે એક કિલોહર્ટ્ઝ આવર્તન છે તમે હાથે બનાવેલી કળ માટે આ દબાવીને આવર્તન બદલી શકો છો તેથી આ હાથો છે તમે હાથો બદલી શકો છો અને તમે આવૃતિમાં ફેરફાર જોઈ શકશો આવર્તન એક કિલોહર્ટ્ઝ 2 કિલોહર્ટ્ઝ અને તેથી વધુ છે તમે તેને બદલી શકો છો તેથી તમે એ પણ જોઈ શકો છો કે જ્યારે આપણે આવર્તન બદલી રહ્યા છીએ ત્યારે તમે સમયના ફેરફારને પણ જોઈ શકશો તેથી ફરીથી જો તમે આવર્તન બદલી શકો છો તો તમે જુઓ છો કે તમારે આ ચોક્કસ y અક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં તે 33 33 માઇક્રોસેકન્ડ્સ દર્શાવે છે જો હું આવર્તન વધારું તો તે બદલાઈ રહ્યું છે તેનો અર્થ એ કે આ બિંદુએ તમે sin તરંગમાં ફેરફાર જોઈ શકશો નહીં કે તે આવર્તન વધારી રહ્યું છે પરંતુ જો તમે સમયને સતત રાખશો તો તમે sin તરંગમાં ફેરફાર જોઈ શકશો તેથી આપણે આપેલા બટનોનો ઉપયોગ કરીને મૂલ્ય પણ બદલી શકીએ છીએ તેથી આપણે સીધું કહી શકીએ કે હું ઉપયોગ કરવા માંગુ છું ચાલો આપણે 800 મિલિહર્ટ્ઝ સાચું કહીએ તેથી હું સીધું 800 દબાવી શકું છું અને હું તે મેળવી શકું છું જો મારે એક કિલોહર્ટ્ઝ જોઈએ છે તો મારી પાસે 1000 હશે અથવા આપણે કિલોહર્ટ્ઝ વિકલ્પનો સીધો ઉપયોગ પણ કરી શકીએ છીએ તેથી આપણે ફક્ત દબાવી શકીએ છીએ અને આપણી પાસે કિલોહર્ટ્ઝ વિકલ્પ હોઈ શકે છે તેથી આ ચિત્રની બાજુમાં ઘણા વિકલ્પો છે જે સફેદ રંગના બટનો છેતેથી તે દરેક વિકલ્પોનો ઉપયોગ સિગ્નલ બદલવા માટે થાય છે ચાલો આપણે પ્રથમ જોઈએ જે આવર્તન અને અવધિ છે તેથી જ્યારે આપણે પહેલું બટન દબાવીએ છીએ ત્યારે પ્રથમ તમારી આવર્તન છે અને બીજી તમારી સમયગાળો છે તેથી તમે તમારો સમયગાળો બદલવા માંગો છો તમે હાથથી બનાવેલા હાથની કળનો ઉપયોગ કરીને ફરીથી મૂલ્ય બદલી શકો છો અને એ જ રીતે જો તમે આવૃતિ બદલવા માંગતા હો તો ફરીથી સફેદ બટન દબાવો અને તમે આવૃતિ ઢબ પર પાછા ફરો છો ફરીથી તમે આવૃતિ બદલી શકો છો હવે આપણે બીજા પર જઈએ જે શરૂઆતનો તબક્કો છે આપણે ઉલટાવી શકાય એમ્પ્લીફાયર ના ઉલટાવી શકાય એમ્પ્લીફાયર અને ઓસીલેટરમાં જોયું છે કે ઇનપુટ તબક્કો શું છે આઉટપુટ તબક્કો શું છે શરૂઆતનો તબક્કો શું છે શું તે 0 ડિગ્રી છે શું તે 90 ડિગ્રી છે શું તે 180 ડિગ્રી છે તમે જે મૂલ્ય આપવા માંગો છો તે આપીને તમે સિગ્નલનો તબક્કો બદલી શકો છો તેથી ધારો કે આપણે તબક્કો બદલી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે sin તરંગમાં ફેરફાર છે સિગ્નલનો તબક્કો અને અત્યારે 15 ડિગ્રી 16 ડિગ્રી છે અને તમે ફેરફાર જોઈ શકો છો કોઈપણ રીતે આગામી એક આગામી સફેદ બટન હશે ધારો કે તમે તેને 0 પર ફરીથી સેટ કરવા માંગો છો તો તમે ફક્ત 0 લખી શકો છો અને તમે ફરીથી એન્ટર દબાવી શકો છો અને તે 0 ડિગ્રી પર જાય છે તે ચલાવવા માટે ખૂબ જ સરળ છે તે હું તમને બતાવી રહ્યો છું તે ખૂબ જ સરળ છે જો પધ્ધતિ ખૂબ જ જટિલ લાગે તો ચિંતા કરશો નહીં ખરેખર તે માત્ર જટિલ લાગે છે ઓપરેશન ખરેખર સરળ છે બરાબર જો તમે ખરેખર જોશો કે લેપટોપ કેવી રીતે ચાલે છે અથવા લેપટોપની અંદર કયા સર્કિટ છે અથવા ઇન્ટરનેટ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે અને સિગ્નલ કેવી રીતે મોકલવામાં આવે છે તમે કેવી રીતે ઇમેઇલ મોકલી શકો છો તે અત્યંત જટિલ છે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે તમે સરળતાથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે તમે સરળતાથી લેપટોપનો ઉપયોગ કરી શકો છો તે આ રીતે છે તે અત્યંત જટિલ મશીન છે પરંતુ તમે તેને ચલાવી રહ્યા છો તેથી જ્યારે તમે કોઈ જટિલ વસ્તુને જુઓ છો ત્યારે ચિંતા કરશો નહીં ઓપરેશન ખરેખર સરળ છે બરાબર હવે આગામી બટન જે એક સફેદ બટન છે હવે આપણે જોયું કે આ અહીં આવૃતિ છે અને તમે તેને ફરીથી ઉચ્ચ સ્તર અથવા નીચલા સ્તર પર બદલી શકો છો તમે તેને કંપનવિસ્તારમાં બદલી શકો છો કંપનવિસ્તાર ગમે તે હોઈ શકે વોલ્ટેજ અત્યારે પીક ટુ પીક છે તે એક વોલ્ટ પીક ટુ પીક છે તમે તેને 3 વોલ્ટ 4 વોલ્ટમાં બદલી શકો છો અને તમે જુઓ જ્યારે તે બદલાઈ રહ્યો છે ત્યારે તમે y અક્ષ પર સિગ્નલ પણ જોઈ શકો છો જો તમે 2 વોલ્ટથી 3 વોલ્ટ જોશોએટલે કે કુલ 5 વોલ્ટ છે તેથી આ રીતે તમે કંપનવિસ્તારમાં ફેરફાર જોઈ શકો છો જો તમે કંપનવિસ્તાર બદલવા માંગતા હો તો તમે હાથથી બનાવેલ કળ ઉપયોગ કરીને સરળતાથી બદલી શકો છો તેથી આગલું સફેદ બટન તમે જોઈ શકો છો તમે ફરીથી હાથથી બનાવેલ કળ બદલીને અથવા પ્રદર્શન બટનનો ઉપયોગ કરીને ઑફસેટ બનાવી શકો છો બરાબર તેથી જો તમે ફરીથી જોશો તો તમે સ્પષ્ટપણે ઓફસેટ બદલી શકો છો તેથી હવે અગાઉ તે 2 વોલ્ટથી 3 વોલ્ટ પીક ટુ પીક વોલ્ટેજ હતું હવે અહીં શું છે 0 થી 5 વોલ્ટ તમે જુઓ આ 5 વોલ્ટ છે પરંતુ હવે તે 0 થી 5 વોલ્ટ છે તેથી તમે ઓફસેટ બદલી શકો છો બરાબર તમે બદલી શકો છો કે શું તે ઉચ્ચ સ્તર છે અથવા તમે તેને નીચલા સ્તર પર બદલી શકો છો જો તમે તેને બદલવા માંગતા હોવ તો તમે જોઈ શકો છો હવે તે 3 વોલ્ટથી 5 વોલ્ટ છે માત્ર 2 વોલ્ટ પીક ટુ પીક બરાબર છે શું તમે કૃપા કરીને આગામી હાથો સફેદ પર જઈ શકો છો કે તે બરાબર છે તો આપણી પાસે કાર્ય જનરેટરમાં છે પરંતુ હવે મુખ્ય મુદ્દો એ છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ સિગ્નલ દેખાઈ રહ્યું છે અથવા આપણે હવે સિગ્નલને કેવી રીતે માપી શકીએ જમણે આપણે ચિત્ર પર જોઈ શકીએ છીએ કે સાઈન તરંગ છે જો આપણે ચોરસ તરંગ બદલીએ તો આપણે સિગ્નલથી ચોરસ તરંગમાં ફેરફાર જોઈ શકીએ છીએ પરંતુ જો તમે તેને માપવા માંગતા હો તો તમારે અન્ય સાધનોનો ઉપયોગ કરવો પડશે બરાબર તેથી પ્રથમ વસ્તુ એ છે કે તમે કાર્ય જનરેટરને સમજો છો હવે આ કાર્ય જનરેટરનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેટલાક અન્ય સાધનો પર પ્રદર્શન કેવી રીતે જોવું તેના માટે આપણે આ ફંક્શન જનરેટરને ઓસિલોસ્કોપ નામના અન્ય સાધન સાથે જોડવું પડશે તો આ ફંક્શન જનરેટરને ઓસિલોસ્કોપ સાથે જોડવા માટે તમારે કેટલાક જોડાણની જરૂર છે કે નહીં તેથી ઓસિલોસ્કોપ અને કાર્ય જનરેટરને જોડવા માટે તમે આ જોડાણનો ઉપયોગ કરી શકો છો અને તમે તેને ઓસિલોસ્કોપ અને આવૃતિ જનરેટર સાથે જોડી શકો છો અને આપણે આવર્તનને માપી શકીએ છીએ આપણે વોલ્ટેજમાં ફેરફાર જોઈ શકીએ છીએ આપણે બંને વસ્તુઓને એકસાથે જોડીને સિગ્નલમાં ફેરફાર જોઈ શકીએ છીએ બરાબર તેથી આ તમારું BNC જોડાણ છે તેને સામાન્ય રીતે ચકાસણી પણ કહેવામાં આવે છે જો તમે BNC જોડામ શું છે તે સમજી શકતા નથી તો ફક્ત મલ્ટિમીટર ચકાસણી અથવા આવૃતિ જનરેટર ચકાસણી ઓસિલોસ્કોપ ચકાસણી કરે છે પરંતુ જો તમે શરતો જાણો છો તો તે વધુ સારું છે તેથી આપણે આપણા કાર્ય જનરેટરને ઓસિલોસ્કોપ સાથે જોડવું પડશે હવે ત્યાં 2 ઓસિલોસ્કોપ્સ છે એક આ એક છે જે તમે મોટાભાગની જગ્યાએ જોયા હશે ઘણી બધી યુનિવર્સિટીઓ ઘણી બધી સંસ્થાઓ તેઓ હજુ પણ આ ઓસિલોસ્કોપનો ઉપયોગ કરે છે જે તમારો CRO છે બરાબર છે અથવા કેથોડ કિરણ ઓસિલોસ્કોપ આ તમારું ડિજિટલ ઓસિલોસ્કોપ છે તેને DSO પણ કહેવાય છે DSO ફરીથી Tektronix થી છે આ જૂની આવૃત્તિ છે અને મને અંગત રીતે ગમે છે જ્યારે હું મારા અનુસ્નાતકમાં હતો અથવા કરી રહ્યો હતો અથવા જ્યારે હું મારું પીએચડી કરી રહ્યો હતો ત્યારે પણ મેં આ ઓસિલોસ્કોપનો ઉપયોગ કર્યો હતો તેથી ઓસિલોસ્કોપ્સના પ્રકાર વિશે ચિંતા કરશો નહીં પરંતુ અહીં ફાયદો એ છે કે તમે પહોળાઈ જુઓ છો અને હવે હું તમને આ ચોક્કસ ઓસિલોસ્કોપની પહોળાઈ બતાવીશ ઓહ મેન તમે જુઓ આટલું મોટું છે ને શા માટે તે આટલું મોટું છે શા માટે આટલું વિશાળ છે કારણ એ છે કે આપણે સીઆરટી કેથોડ કિરણ નળી નો ઉપયોગ કરી રહ્યા છીએ આ ઓસિલોસ્કોપની અંદર આ પોતે જ તેને વિશાળ બનાવે છે કારણ કે ત્યાં શૂન્યાવકાશની રચના છે તેથી મને ખબર નથી કે તમારામાંથી કેટલાએ અવકાશ ખોલ્યો છે જો તમે તેને ખોલશો તો તમને CRT દેખાશે અને CRT નામ છે કેથોડ કિરણ નળી તમે ટીવી પણ જોયું હશે તેથી ટીવી વિશાળ છે કારણ કે પહેલા તેઓ બધા પાસે CRT હતું હવે ત્યાં શૂન્યાવકાશ છે તેથી જો હું શૂન્યાવકાશની અંદર પિન મૂકીશ તો શું થશે હવા આ ચોક્કસ નળીમાં ધસી જશે અને તેથી જ ત્યાં ફૂટે છે કારણ કે શૂન્યાવકાશ ગયો છે અને હવા અંદર છે પરંતુ કોઈપણ રીતે અમને કંઈપણ ફૂટવામાં રસ નથી અમને ઓસિલોસ્કોપને સમજવામાં રસ છેતેથી અહીં કેથોડ ઓસિલોસ્કોપ અહીં ડિજિટલ ઓસિલોસ્કોપ અત્યારે ચાલો જોઈએ જો તમે આ કાર્ય જનરેટરને ડિજિટલ ઓસિલોસ્કોપ સાથે જોડવા માંગતા હોવ તો તે કેવી રીતે કાર્ય કરશે અને પછી અમે બંને ઓસિલોસ્કોપની તુલના કરીશું જો તમે આ બધા સાધનો જાણો છો તો તમારા માટે ઘણા બધા સર્કિટ ચકાસવા માટે ઘણા પ્રયોગો કરવા પૂરતા છે તેથી એકવાર તમે કાર્ય જનરેટર જાણી લો એકવાર તમે DC વીજ જથ્થો જાણો છો એકવાર તમે મલ્ટિમીટર જાણો છો એકવાર તમે ઓસિલોસ્કોપ જાણો છો તે તમારા માટે પ્રયોગના ભાગ પર કામ કરવાનું શરૂ કરવા માટે પૂરતું છે તો હવે ફરી હું સીતારામને કહીશ કે કૃપા કરીને કાર્ય જનરેટરને ઓસિલોસ્કોપ સાથે જોડો તો તે શું કરી રહ્યો છે તે તપાસને સીધી ચેનલ એક સાથે જોડે છે આ ચેનલ એક છે ખરું ને અને પછી તેણે ઓસિલોસ્કોપને જોડવું પડશે તેણે ઓસિલોસ્કોપ શરૂ કરવું પડશે તેથી હું તમને ઓસિલોસ્કોપનું કાર્ય સમજાવીશ કદાચ આગળના મોડ્યુલમાં અથવા તે જ મોડ્યુલમાં ચાલો જોઈએ પરંતુ પહેલા આપણે સમજીએ કે તમે કેવી રીતે કાર્ય જનરેટરને ઓસિલોસ્કોપ સાથે જોડી શકો છો તેથી ફરીથી આ ડિજિટલ ઓસિલોસ્કોપ ટેક્ટ્રોનિક્સનું છે તળિયે યુએસબીને જોડવાની જોગવાઈ છે તેનો અર્થ એ કે તમે સિગ્નલને સાચવી શકો છો તમે તમારો ડેટા તમારી USB ડ્રાઇવ પર સાચવી શકો છો બરાબર ને તો જેમ આપણે બધાએ ઓસિલોસ્કોપનો ઉપયોગ કર્યો છે બરાબર ને ત્યાં એક x અક્ષ છે ત્યાં એક y અક્ષ છે અને પછી બહુવિધ ચેનલો છે એક ચેનલ ચેનલ 2 હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે જોડીએ ત્યારે ઓસિલોસ્કોપમાં આપણે કેવા પ્રકારનું તરંગસ્વરૂપ જોઈ શકીએ છીએ તેથી તમે જુઓ તપાસમાં આટલી લાંબી વસ્તુઓ છે અને પછી તે આ 2 ચકાસણીને જોડે છે અને જે ટૂંકી તેણે આ નાની સાથે જોડેલી છે બરાબર તેથી જ્યારે તમે જોડાણ કરો છો ત્યારે ટૂંકો ટૂંકા અને લાંબા સમયની સાથે જાય છે જે લાંબા સમય સુધી જાય છે હવે ચાલો જોઈએ કે તે અહીં તમારી પ્રણાલી પર કેવી દેખાય છે તેથી તમે ચોરસ તરંગ જોઈ શકો છો તેથી એક સ્થિતિ માટે કાર્ય છે જે ઉભી સ્થિતિ છે એક આડી સ્થિતિ છે તેથી એક ઊભી સ્થિતિ તે ઊભી સ્થિતિને ખસેડે છે તેથી તમે જોઈ શકો છો કે આ આડું છે જ્યારે તમે આડું ખસેડો છો જ્યારે તમે ઊભી અક્ષને ખસેડો છો ત્યારે ઉભુ તરંગ ખસે છે હવે તમે આડી માટે જુઓ છો બંને ચેનલો માટે તે સમાન છે ફક્ત એક જ આડી સ્થિતિ બરાબર ને ઉભી માટે 2 અલગ અલગ વસ્તુઓ છે એક ચેનલ એક છે એક ચેનલ 2 છે અત્યારે આપણે ચેનલ એક સાથે જોડાઈ ગયા છીએ તેથી જો પીળો ચેનલ એક છે અને વાદળી ચેનલ 2 છે હવે જો આપણે કાર્ય જનરેટરમાં સિગ્નલ બદલી શકીએ તો ચાલો સિગ્નલમાં ફેરફાર જોઈએ તો હવે જો મારી પાસે ચોરસ તરંગથી sin તરંગ હોય તો તમે જોઈ શકો છો કે sin તરંગ છે અને તે આવર્તન બદલી રહ્યો છે જે લગભગ 66 66 હર્ટ્ઝ બરાબર છે તો શું તમે કૃપા કરીને આવર્તન વધારી શકો છો ઠીક છે તેથી હવે તે 1 કિલોહર્ટ્ઝ બરાબર છે તેથી તમે જોઈ શકો છો કે ત્યાં એક કિલોહર્ટ્ઝ આવર્તન છે તમે હાથો બદલી શકો છો તેથી જ્યારે તમે હાથો બદલો છો ત્યારે તમે એક કિલોહર્ટ્ઝની આવર્તન જોઈ શકશો ફરીથી તમે સમય વધારીને અથવા ઘટાડીને તેને પહોળો કરી શકો છો તેથી આવર્તનમાં ફેરફાર છે અને તે જ આવર્તન તમે ઓસિલોસ્કોપમાં ઉત્તમ ફેરફાર જોઈ શકો છો હવે કૃપા કરીને તમે તેને ચોરસ તરંગમાં બદલી શકો છો શું તમે આવર્તન ઓછી બદલી શકો છો શું તમે તેને ઢાળવાળો માર્ગ બનાવી શકો છો તેથી તે ઢાળવાળો માર્ગ તમે sin તરંગમાં બદલી શકો છો તમે ચોરસ તરંગ બદલી શકો છો કોઈ વાંધો નથી તેથી તમારી પાસે મનસ્વી સંકેત છે તમારી પાસે કઠોળ છે તો હવે કાર્ય જનરેટર પર અહીં જે કંઈ દેખાઈ રહ્યું છે તમે ઓસિલોસ્કોપ પર પણ આવી જ વસ્તુ જોઈ શકો છો તેથી આ રીતે ઓસિલોસ્કોપ્સનો ઉપયોગ થાય છે હવે આપણે સિગ્નલને ચાલુ કરીને પણ રોકી શકીએ છીએ અને બંધ બટન અહીં છે તેથી તમે જુઓ છો કે તમે હવે સિગ્નલ મેળવ્યું છે સિગ્નલને કબ્જે કરી તમે તમારી USB ડ્રાઇવનો ઉપયોગ કરીને બચાવી શકો છો તેથી હવે અમે તેને કાર્ય જનરેટર સાથે જોડી શકીએ છીએ તમે તમારા ઓસિલોસ્કોપને જોડી શકો છો અને પછી તમે USB પ્રકારમાં ડેટા સાચવી શકો છો હવે ચાલો જોઈએ કે આપણે અહીં જે ઓસિલોસ્કોપ જોઈએ છીએ તેમાં શું તફાવત છે એક તમારો CRT આધાર અથવા CRO અને બીજો તમારો ડિજિટલ ઓસિલોસ્કોપ છે બરાબર તેથી બંને ઓસિલોસ્કોપ ચાલો જોઈએ કે શું તફાવત છે હવે શું તમે પહેલા ડીએસઓ ડીજીટલ ઓસિલોસ્કોપ ધારણ કરી શકો છો તેથી ચાલો આપણે એક પછી એક જઈએ શું તમે કૃપા કરીને દોડવાનું બંધ કરી શકો છો હવે તમે જુઓ ત્યાં 2 ચેનલો છે જેમ કે આપણે ચર્ચા કરી છે બરાબર ને ચેનલ એક પીળો રંગ છે ચેનલ 2 વાદળી રંગ છે ખરું ને પછી આ ચેનલ એક અને ચેનલ 2 નો ઉપયોગ ઊભી સ્થિતિ બદલવા માટે થાય છે તેથી અત્યારે તે ચેનલ એક સાથે જોડાયેલ છે બરાબર તેથી શું તમે કૃપા કરીને ઊભી સ્થિતિ બદલી શકો છો તમે y અક્ષ તરફ જોઈ રહ્યા છો તે બદલાઈ રહ્યું છે શું તમે કૃપા કરીને આડી સ્થિતિ બદલી શકો છો તેથી તમે આડું બદલી શકો છો તમે ઊભી સ્થિતિ બદલી શકો છો બરાબર આ સરસ હવે એ જ રીતે ચેનલ 2 માટે બરાબર પછી અમારી પાસે ચેનલ 2 માટે સમાન છે પરંતુ અત્યારે ચેનલ 2 પાસે કોઈ સિગ્નલ નથી તેથી કદાચ આપણે જોઈ શકતા નથી પરંતુ પ્રથમ ઓસિલોસ્કોપ શરૂ કરવા માટે તમારે ઓસિલોસ્કોપને વળતર ચકાસણી સાથે જોડવું જોઈએ જ્યારે તમે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો ત્યારે તમારે પ્રથમ વસ્તુ જે કરવાનું છે તે છે તમારે ચકાસણીને વળતર આપવું પડશે તેનો અર્થ એ કે જ્યારે તમારી પાસે ચકાસણી હોય ત્યારે તમે ચકાસણીને ઓસિલોસ્કોપ સાથે જોડો છો તમે તેને અહીં જ વળતર ચકાસણી હાથા સાથે જોડશો અને પછી તે સ્વયંભૂ સેટ કરી રહ્યો છે તેથી તમે આને દબાવો અને તપાસ વળતર થઈ ગયું તમે તમારી તપાસને વળતર આપો પછી પછી અને પછી જ તમારા ઓસિલોસ્કોપનો ઉપયોગ કરવાનું શરૂ કરો બરાબર હંમેશા ચકાસણી વળતર કરવું એ સારી પ્રથા છે બરાબર હવે ચાલો ઓસિલોસ્કોપના કાર્ય પર જઈએ તો હવે આપણી પાસે ઉભૂ છે આપણે આડું જોયું છે હવે ચાલો ગણિતનું કાર્ય જોઈએ ધારો કે મારે ગણિતનું કાર્ય સમજવાનું છે જે M છે ગણિતનું કાર્ય બરાબર છે તો આ ગણિતનું કાર્ય શું છે શું તે ઓપરેશન છે તે ગુણાકાર છે કે સરવાળો અથવા તે બાદબાકી છે તેથી હું ઉદાહરણ તરીકે ગુણાકાર કરવા માંગુ છું જુઓ જો મારે ગુણાકાર કરવો હોય તો મારે આ ઓપરેશનનો ઉપયોગ કરવો પડશે અને પછી હું જોઈ શકું છું તેથી મારે 2 જુદા જુદા વોલ્ટેજ લાગુ કરવા પડશે હવે માત્ર એક જ વોલ્ટેજ આપવામાં આવે છે જો ત્યાં 2 સંકેતો હોય તો હું ગુણાકાર કરવા માટે 2 સંકેતોનો ઉપયોગ કરી શકું છું અને હું તે કાર્ય મેળવી શકું છું એ જ રીતે હું સરવાળા બાદબાકી બરાબર કરી શકું છું તો હવે હું સરવાળો કરી શકું છું હું બાદબાકી કરી શકું છું બરાબર તો ચાલો સફેદ હાથાને જોઈએ ડેટા બચાવ કરવા માટે ઊંચા હાથનો ઉપયોગ કરો આ ઓપરેશન છે જેમ કે મેં કહ્યું કે તે એક ઓપરેશન છે કારણ કે અત્યારે તે ગાણિતિક ઢબમાં છે તેથી તેનો ઉપયોગ ઓપરેશન માટે થઈ શકે છે આગામી 1 કૃપા સ્ત્રોત ચેનલ એક અથવા ચેનલ 2ની સ્થિતિ પર પદ શું છે અત્યારે 0 સ્થિતિ છે તેથી તમે સ્થિતિ બદલી શકો છો તમે જુઓ આગળ 1 કૃપા કરીનેફરીથી તમે ઉભા માપનો ઉપયોગ કરીને ઉભો હાથો બદલી શકો છો બરાબર પછી હાથનો ઉપયોગ ફક્ત સિગ્નલને બદલવા માટે છે શું તમે FFT નો ઉપયોગ કરી શકો છો તેથી જો તમે ફોરિયર પરિવર્તન કરવા માંગતા હો તો તમે એફએફટી સિગ્નલનો ઉપયોગ કરી શકો છો અને તમે ફોરિયર પરિવર્તન કરી શકો છો તેવી જ રીતે જો તમારી પાસે સંદર્ભ વોલ્ટેજ હોય અને તમે અમુક સંદર્ભ સિગ્નલના સંદર્ભમાં સિગ્નલ તપાસવા માંગતા હોવ તો તમે અહીં સંદર્ભ અંતનો ઉપયોગ કરી શકો છો એક સંદર્ભ RF છે હા તેથી તે REF માટે એક બટન છે બરાબર તેથી આ ઓસિલોસ્કોપ પરના કેટલાક બટનો છે બરાબર હવે તે સિવાય આપણી પાસે કર્સર છે બરાબર ને ટોચ પર અમારી પાસે કર્સર છે અને પછી તમે તેને ચાલુ કરવા માંગો છો કે તમે તેને બંધ કરવા માંગો છો તે કંપનવિસ્તાર છે કે સમય તેથી ચાલો કહીએ કે જો તમે કંપનવિસ્તાર સાથે જોડાવા માંગતા હો જો હું કંપનવિસ્તાર દબાવી રહ્યો હોત તો મને ખબર પડશે કે કંપનવિસ્તાર પર ટોચનું સિગ્નલ જોવા મળે છે એક લીટી આપણું કર્સર તરંગની ટોચ પર છે બીજો તળિયે હોવો જોઈએ તેથી જો મારે બીજું કર્સર જોઈએ છે તો કર્સર 2 જુઓ તમારી પાસે નીચે હોઈ શકે છે હવે તમે જાણો છો કે તમે વોલ્ટેજ માપી શકો છો કર્સર 2 પર વોલ્ટેજ શું છે કર્સર એક પર વોલ્ટેજ શું છે બરાબર તેથી તમે કર્સર એક કર્સર 2 જોઈ શકો છો જે વોલ્ટેજ છે તમે તફાવત માપી શકો છો આ તમારા કર્સરનો ઉપયોગ છે તમે સ્ત્રોત પણ કરી શકો છો તમે ચેનલ એક અથવા ચેનલ 2 જુઓ છો તમે ગાણિતિક કાર્ય FFT સંદર્ભ કાર્ય સંદર્ભ A સંદર્ભ B બદલી શકો છો તેથી જ્યારે તમે ડિજિટલ ઓસિલોસ્કોપ મેળવો છો ત્યારે ત્યાં ઘણા બધા વિકલ્પો છે આ 70 મેગાહર્ટ્ઝ ઓસિલોસ્કોપ છે તમે ટોચ પર 70 મેગાહર્ટ્ઝ જોઈ શકો છો બરાબર હવે તે સિવાય બચાવ અને પુનરાવર્તન એ જ કાર્ય છે જે તમે સિગ્નલનો બચાવ કરી શકો છો અને તમે તેને પછીથી યાદ કરી શકો છો બાકી સ્થાપના એ નિર્માતા દ્વારા ગમે તે સેટઅપ આપવામાં આવે છે બાકી ગોઠવણીનો આપણે બાકી કાર્ય તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ઉપરાંત તમે આ ડિજિટલ ઓસિલોસ્કોપને CRO સાથે સરખાવો છો તેથી જો આપણે બંને વસ્તુઓની સરખામણી કરીએ તો ચાલો જોઈએ બંને વસ્તુઓ જોઈએ હવે આ તમારું CR ઓસિલોસ્કોપ અથવા CRO છે તે કેથોડ કિરણ ઓસિલોસ્કોપ છે આમાં તમે સમાન કાર્યો જોઈ શકો છો પરંતુ વધુ મૂળભૂત રીતે જોઈએ કે કાર્ય શું છે તેથી પ્રથમ છે તીવ્રતા અને ધ્યાન કારણ કે આપણે ડિજિટલ ઓસિલોસ્કોપમાં LCD અથવા LED નો ઉપયોગ કરીએ છીએ અહીં આપણે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તેણે તીવ્રતા બદલવી પડશે આપણે ધ્યાન બદલવું પડશે તો શું આપણે કૃપા કરીને તીવ્રતામાં ફેરફાર બતાવી શકીએ તમે જુઓ તીવ્રતા બદલીને તમે પરિવર્તન જોઈ શકશો તમે સિગ્નલની તીવ્રતા જુઓ છો જો તમે ધ્યાન કેન્દ્રિત હાથો બદલો છો તો તમે સિગ્નલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો હવે તે કેન્દ્રિત નથી તમારે ચોક્કસ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેથી ધ્યાન બરાબર છે પછી અમારી પાસે સ્થિતિ છે તમે ઊભી આડી જુઓ પ્રથમ ચાલો ઉભીનો ઉપયોગ કરીએ તેથી ઊભી સ્થિતિમાં તમે સિગ્નલને આડી રીતે ખસેડી શકો છો આડું આગળનું આડું તમે સિગ્નલને x અક્ષની આડી બાજુએ જમણે ખસેડી શકો છો તો હવે તમારી પાસે 2 સ્થિતિ ઊભી છે બરાબર ને પ્રથમ સ્થાન ચેનલ એક માટે છે બીજી સ્થિતિ ચેનલ 2 માટે છે તેથી ત્યાં ચેનલ 2 છે ત્યાં ચેનલ એક છે હવે આપણે વિભાગ દીઠ વોલ્ટ બદલી શકીએ છીએ તો ચાલો આ ઓસિલોસ્કોપ સાથે બીજી ચકાસણીને જોડીએ અહીં પણ અમે ચકાસણીનું પરીક્ષણ કરી શકીએ છીએ તેથી હવે અમે ચકાસણીને જોડી રહ્યા છીએ કારણ કે તમે જુઓ છો કે ચકાસણી જોડાયેલ છે હવે અમારે તપાસનું પરીક્ષણ કરવું પડશે તેથી ત્યાં એક ચકાસણી ગોઠવણ છે તમે તેને જોડી શકો છો બીજું એક જમીન પર હશે અને પછી બરાબર તો કોઈપણ રીતે તમે આ રીતે ચકાસણીને જોડી શકો છો અને ચકાસણીને ચકાસી શકો છો બરાબર તેથી આ વિશે ચિંતા કરશો નહીં તે માત્ર બતાવવા માટે છે કે ઓસિલોસ્કોપમાં પણ ચકાસણીનું પરીક્ષણ કરવાનું કાર્ય છે બરાબર તેથી હું જે મુદ્દો બનાવી રહ્યો હતો તે એ છે કે હવે આ ઓસિલોસ્કોપમાં ઘણા કાર્યો છે આ ઓસિલોસ્કોપ સાથે તે પણ છે પરંતુ આ ઓસિલોસ્કોપમાં કેટલીક વસ્તુઓ છે જે આ પાસે નથી એક વાત છે તમે સરળતાથી સિગ્નલ જોઈ શકો છો તમે ડેટા બચાવ કરી શકો છો અહીં તમે ડેટા બચાવ કરી શકતા નથી આ હળવો સરળ હલકો છે જો તમે ઝડપથી સરખામણી કરવા માંગતા હોવ તો આ હલકો નથી પરંતુ અંતિમ મુદ્દો એ છે કે સિગ્નલને માપવા માટે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે સિગ્નલ બદલી શકીએ છીએ અને આપણે સમયને માપીને અથવા કંપનવિસ્તાર માપવા દ્વારા સિગ્નલમાં ફેરફાર જોઈ શકીએ છીએ અમે પીકને પીક વોલ્ટેજમાં બદલી શકીએ છીએ તમે સહાય માટે વિવિધ ફિલ્ટર્સ લાગુ કરી શકો છો કાર્યને સરખાવા માટે પણ જે તમે અહીં કરી શકો છો પરંતુ અહીં નહીં અલબત્ત તમે બંને ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને અનેક કાર્યો કરી શકો છો અને તમારે બંને ઓસિલોસ્કોપ શીખવું જોઈએ તે જરૂરી નથી જો તમારી પાસે આ ઓસિલોસ્કોપ છે તો તે સારું છે જો તમારી પાસે આ છે તો વધુ સારું તમે આનો ઉપયોગ કરો છો કે આનો ઉપયોગ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી મુદ્દો એ છે કે જો તમારે કાર્ય જનરેટરનો ઉપયોગ કરવો હોય અને તમે સિગ્નલને માપવા માંગતા હો તો તમે ઑસિલોસ્કોપનો ઉપયોગ સાધન તરીકે કરી શકો છો બરાબર તેથી આપણે અત્યાર સુધી જે જોયું છે ચાલો ઝડપથી બરાબર યાદ કરીએ છેલ્લા 3 મોડ્યુલોમાં જો હું આનો સમાવેશ કરીને યોગ્ય રીતે રેકોર્ડ કરું તો અમે અલગ ઘટકો સાથે શરૂઆત કરી છે પછી આપણે બ્રેડબોર્ડ જોયું છે ને પછી આપણે બ્રેડબોર્ડ સાથે ઘટકોને કેવી રીતે જોડવું તે જોયું પછી આપણે મલ્ટિમીટર જોયું આપણે મલ્ટિમીટરને કેટલાક ઘટકો સાથે જોડ્યા છે અને પછી અમે ચલિત AC અથવા variac માંથી પ્રતિકાર કેપેસીટન્સ આવૃતિ જેવા ગુણધર્મો માપ્યા છે અમે AC વોલ્ટેજ માપ્યું છે અમે DC વોલ્ટેજ માપ્યું છે પછી અમે માપ્યું છે અમે DC વીજ પૂરવઠો સમજી ગયા છીએ એક જૂની આવૃત્તિ હતીએક નવું સંસ્કરણ હતું નવા સંસ્કરણમાં વત્તા ઓછા 15 વોલ્ટ હતા તમે વોલ્ટેજ અને પ્રવાહ બદલી શકો છો મેં તમને કહ્યું કે જો તમે હંમેશા જાણતા નથી તો પ્રવાહને મહત્તમ તપાસ પર રાખો પછી તમારી પાસે હકારાત્મક વોલ્ટેજ છે તમારી પાસે સ્તર છે અને પછી અમે કાર્ય જનરેટર જોયું છે જે અહીં જ છે પછી કાર્ય જનરેટરની ભૂમિકા શું છે તે કેવા પ્રકારના સિગ્નલ ઉત્પન્ન કરી શકે છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને છેલ્લે આપણે ઓસિલોસ્કોપ્સ પણ જોયા છે ઓસિલોસ્કોપ 2 પ્રકારના હોય છે એક ડિજિટલ ઓસિલોસ્કોપ છે એક સીઆરઓ છે CRO CRT પર આધારિત છે આ LCD અથવા LED પર છે આમાં બહુવિધ કાર્યો છે આ એક કરતા ઓછા સારા સંસ્કરણ છે પરંતુ તેમ છતાં બંને ઓસિલોસ્કોપનો પ્રયોગશાળામાં ઉપયોગ થાય છે અને તમારી પાસે કયા ઓસિલોસ્કોપ છે તેનાથી કોઈ ફરક પડતો નથી વિચાર એ છે કે તમે ઓસિલોસ્કોપ ચલાવવા માટે સમર્થ હોવા જોઈએ બરાબર તેથી નીચેની વ્યાખ્યાન શ્રેણીમાં આપણે પ્રયોગો અને કેટલાક પરિમાણો જોઈશું જે આપણે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખ્યા છીએ પછી ભલે તે ઑપરેશનલ એમ્પ્લીફાયર ઉલટાવી શકાય એ એમ્પ્લીફાયર તરીકે હોય કે ના ઉલટાવી શકાય એમ્પ્લીફાયર અથવા ઓપરેશન એમ્પ્લીફાયર ફિલ્ટર તરીકે અથવા એક તરીકે ઓસિલેટરઅથવા આપણે સાધન એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવો પડશે અને બીજા ઘણા પ્રયોગો કરવા પડશે પરંતુ મુદ્દો એ હતો કે જ્યાં સુધી અને જ્યાં સુધી તમે એ જાણી શકતા નથી કે આ સર્કિટ સાથે આપણે કયા સાધનોનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી પ્રયોગો પર કામ કરવાનું સર્કિટ બાજુ પર કામ કરવાનું નકામું છે હું તમને એનાલોગ સર્કિટ વિશે ઘણી બધી બાબતો કહી શકું છું તેનો ઉપયોગ શું છે તમે તેને કેવી રીતે લાગુ કરી શકો છો સિગ્નલને માપવા માટે તમારે કયા પ્રકારનાં સાધનોની જરૂર છે બાયસ વોલ્ટેજ લાગુ કરવા માટે તમારે કયા પ્રકારનાં સાધનોની જરૂર છે તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો મલ્ટિમીટર બરાબર મલ્ટિમીટરની અંદરના કાર્યો શું છે આ વસ્તુઓ અત્યંત મૂળભૂત લાગે છે પરંતુ મને ખાતરી છે કે વસ્તુઓને તાજું કરવાથી તમને અમુક સમયે મદદ મળશે ખરું તેથી જ હું ઘણી બધી બાબતો રાખવાનો પ્રયાસ કરું છું જે મૂળભૂત છે તે જ સમયે આપણે ઘણી બધી વસ્તુઓ જોશું જે ખરેખર અદ્યતન છે ઉદાહરણ તરીકે તમે સૂચક સર્કિટ કેવી રીતે બનાવી શકો છો જેમ મેં કહ્યું તેમ IC ની અંદર શું છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે ખરું ને મેં તમારું પહેલો વર્ગ લીધો હતો અને મેં તમને કહ્યું હતું કે IC ની અંદર શું છે પરંતુ જોહું પૂછું કે તમે IC કેવી રીતે બનાવી શકો છો તો મને ખાતરી છે કે તમે જે વર્ગ જોઈ રહ્યા છો તેના કારણે તમે સમજી શકશો કે MOSFET કેવી રીતે બનાવી શકો છો પરંતુ જો મેં તમને પહેલા જ પૂછ્યું કે શું તમે MOSFET બનાવી શકો છો તો શું તમે જાણશો કે પ્રક્રિયાનો પ્રવાહ શું છે પછી કદાચ મને ખાતરી છે કે ઘણા લોકો તેનો જવાબ આપી શકશે નહીં પરંતુ મુદ્દો માત્ર સિંધ્ધાત શીખવાનો નથી પરંતુ વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે સિદ્ધાંતમાં આપણે જે પણ શીખીએ છીએ તે અમુક સ્વરૂપે લાગુ કરવામાં આવે છે અને ચાલો આ ચોક્કસ મોડ્યુલ પછીના થોડા વર્ગમાં જોઈએ આપણે પ્રયોગના દૃષ્ટિકોણથી ઑપરેશન એમ્પ્લીફાયર અને MOSFET નો ઉપયોગ કેવી રીતે કરીશું બરાબર તેથી હું આશા રાખું છું કે હવે તમે આ સાધનોમાં આ ઘટકો સાથે સ્પષ્ટ છો અને મેં કહ્યું તેમ તમારે કંપનીઓના આ ભાગમાંથી સાધનોનો ઉપયોગ કરવાની જરૂર નથી ચોકસાઈનો એક મુદ્દો છે ઠરાવ જે અમલમાં આવે છે જ્યારે તમે વિવિધ કંપનીઓ પાસેથી સાધનો મેળવો છો તેથી તમારે ડેટાશીટને સમજવી પડશે સાધનસામગ્રી કેવી રીતે ચલાવવી તે પહેલાથી જ ડેટા શીટમાં આપવામાં આવ્યું છે પરંતુ હું આશા રાખું છું કે મોડ્યુલોના આ ચોક્કસ ભાગ સાથે તમે હવે આ સાધનો શું છે તે સમજવામાં વધુ આરામદાયક છો તેથી હું તમને આગામી વર્ગમાં જોઈશ અને ચાલો જોઈએ કે આપણે કયા પ્રયોગો કરી શકીએ એવા ઘણા પ્રયોગો છે જે હું ઈચ્છું છું કે તમે શીખો અને અમે પ્રયોગો કરીશું અને આપણે જોઈશું કે આપણે પરિમાણોને કેવી રીતે માપી શકીએ તેથી હું તમને આગલા વર્ગમાં મળવા માટે આતુર છું તમારો દિવસ શુભ રહે